ઘણા પોઇન્ટ ચાર્જને કારણે કુલમ્બનું બળ કુલમ્બ ફોર્સ સુપરપોઝિશન ના સિદ્ધાંતને અનુસરે છે કેટલાક ચાર્જને લીધે તે બળ છે તદુપરાંત તમામ બળનો બૈજીક સરવાળો કરવામાં આવે છે આ આપણે અત્યાર સુધી શીખ્યા તે બાબત છે હવે આ ગુણધર્મને લીધે માની લો કે હવે હું Q1 Q2 Q3 Q4 અને તેથી વધુ ચાર્જ લઉ છું અને આપેલ ચાર્જ q પર શું બળ છે તે શોધવાનો પ્રયત્ન કરીશ આ અંતર r1 છે આ અંતર r2 છે અંતર r3 છે આ અંતર r4 છે અને મને તેમને સદિશ તરીકે લખવા દો તેથી આ વેક્ટર છે પછી q પરનું કુલ બળ વ્યક્તિગત બળોનો સરવાળો બનશે

Fnet14π0qQ1r12r1Q2r22r2 નોંધો કે વેક્ટર્સ એવી રીતે લખાયેલા છે કે તે ધન છે કે ઋણ ચાર્જ ધરાવે છે તેનું ધ્યાન રાખેલું છે અને તેમા બધી દિશાઓનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવેલ છે તેથી હું આપેલ સમીકરણ આ રીતે લખી શકું છું Fnet14π0qQiri2ri કેટલીકવાર આ રીતે પણ લખાય છે Fnet14π0qQiri3ri જયાં ri એકમ સદિશ છે આને સુપરપોઝિશન ના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો અર્થ એ કે રેખીય રીતે ફીલ્ડ્સ ઉમેરીને નેટ ફીલ્ડની ગણતરી કરી શકાય છે તેનો અર્થ શું Q1 બમણું થવાથી ચાર્જ Q1 નું બળ બમણું થઈ જાય છે તેથી હવે કેટલાક રૂપરેખાંકન પર દળોની ગણતરી કરવા માટે આનો ઉપયોગ કરીએ સંભવત મારી પાસે બે ચાર્જ છે ઉદાહરણ તરીકે માની લો કે મારી પાસે બે ચાર્જ છે જે અમુક અંતરથી અલગ પડે છે ચાલો આપણે કહીએ કે આ xy પ્લેનમાં છે તો આ ચાર્જ Q છે તેને a અંતરે અલગ કરી દો અને મેં ત્રીજો ચાર્જ મૂક્યો તેમનાથી x ના અંતરે x આ q છે q પરનું બળ શોધો જેમ કે આપણે અગાઉ q પર ઉપલા ચાર્જને કારણે બળ લાગી રહ્યું છે ચાલો આપણે આને 1 કહીએ આને 2 કહીએ તેથી તે બળ બને છે અને તે 1 વત્તા 2 બળને લીધે આ બળ બનશે FF1F2 આ વેક્ટર ફોર્સ છે બરાબર તો ચાલો ચાર્જ 1 લઈએ અને જોઈએ કે શું થાય છે અહીં ચાર્જ 1 q છે આ અહીં એક અંતર x છે આ એક અંતરે 2 છે આ વેક્ટર દ્વારા બળ આપવામાં આવશે આ એક અંતર x છે આ 2 અંતરે છે આ વેક્ટર દ્વારા બળ આપવામાં આવશે તો અહીં F1 આ રીતે મેળવી શકાશે અહીં 14π0Q q છે આ અંતર શું છે આ x2a24 છે આનો વર્ગ x2a24 થશે જેનો આ દિશાના યુનિટ વેક્ટર સાથે ગુણાકાર થશે આ વેક્ટર શું છે આ વેક્ટર xx a2y છે આ વેક્ટર ચાર્જ 1 થી q નો છે તેથી તેનો યુનિટ વેક્ટર xx a2 yx2a24 થશે તેથી સમીકરણ 14π0Q q x2a24 x2a2412 બનશે અને આ કેસમાં મારો ફાઇનલ જવાબ F114π0Qqx2a2432 થશે મને તે ફરીથી લખવા દો મારી પાસે આ ગોઠવણવાળો ચાર્જ અહીં છે અહીં ચાર્જ Q છે અહીં ચાર્જ q છે આ અંતર x છે આ અંતર a2 અને આ અંતર a2 છે હું આને ચાર્જ 1 કહું છું અને આને ચાર્જ 2 કહું છું તેથી ફોર્સ F114π0Q q x2a2432 લખી શકાય ચાલો જોઈએ કે તે અર્થપૂર્ણ છે તે મને કહે છે કે x દિશામાં બળ આ રીતે છે અને y દિશામાં બળ ઋણ છે જે આ રીતે છે કારણ કે નેટ બળ આના જેટલું બનશે જેમા x કમ્પોનન્ટ આ જેવા અને y કોમ્પોનન્ટ આ જેટલા થાય હવે હું એ જ રીતે F2 લખી શકું છું F2 નું મેગ્નીટ્યૂડ સમાન જ હશે અને તે આ વેક્ટર મુજબ હશે આ વેક્ટર શું છે આ વેંક્ટર x x છે જે x xa2 y થશે અને તેથી હું લખી શકું છું કે F214π0Q q x x a2 y x2a2432છે તેથી તમે હવે બંને બળો શોધી કાઢ્યા છે હવે તમે તેમને ઉમેરો એટલે તમને નેટ બળ મળશે જે F14π0Q q x2a2432છે હવે પ્રથમ બાબતની નોંધ લઇએ કે જો x એ 0 હોય તો F પણ 0 ની બરાબર હોય તે અર્થપુર્ણ છે કારણ કે આ ચાર્જ અહીં છે આ તેને આ રીતે બળ કરે છે બીજો આ રીતે બળ કરે છે અને ચોખ્ખુ બળ 0 છે હવે બીજી બાબતની નોંધ લઇએ કે જો x ખૂબ મોટો થઈ જાય તો હું a24 ને અવગણી શકું છું અને નેટ ફોર્સ F14π02Qqxxx2 થશે તેથી તે એવું છે કે q પર બળ લાગુ કરવા માટે કેન્દ્રમાં 2Q ચાર્જ હોય છે અને અન્ય કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ તેથી ચાલો આપણે જે શિખ્યા તેનું તારણ કાઢીએ આપણે આ પ્રકરણમાં કુલંમ્બનો નિયમ શીખ્યા છીએ એક કરતા વધુ પોઇન્ટ ચાર્જને લીધે આપેલ ચાર્જ પર બળની ગણતરી કેવી રીતે કરવી તે પણ શિખ્યા ઉપરાંત હવે પછીના પ્રકરણમાં આપણે વિતરિત ચાર્જ વીજભારનું વિતરણ અને આ વિતરણના લીધે ઉદભવતા બળની ગણતરી કરીશું